વિતરણ સેવાઓ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતે માહિતી સંચાર ટેક્નોલોજી આધારિત નેટવર્ક માત્ર ઇન્ટરનેટ જ નહીં પરંતુ મોબાઇલ ફોન નેટવર્ક ઇન્ટરનેટ છે તેનો અર્થ એ છે કે સ્માર્ટ ફોન પર ઇન્ટરનેટ અન્ય ઉપકરણો જેવા કે ટેબ્લેટ અથવા વિવિધ પ્રકારના સંગ્રહ કરાય એવા ટેલિફોન આધારિત નેટવર્ક્સ દ્રશ્ય પર અવાજ નું આવરણ IP જેની અમે ચર્ચા કરી રહ્યા હતા અને તેના આધારે વિવિધ પ્રકારના નેટવર્ક્સ જેમ કે Whatsapp વગેરે પર વિતરિત થાય છે વિતરણ માટે ખૂબ જ અનુકૂળ ચેનલ તરીકે આ નેટવર્ક્સ મૂળભૂત રીતે સેવા ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક હતા આપણે ચર્ચા કરી છે કે કેવી રીતે સેવાઓમાં ગ્રાહક સેવા સ્થાન પર આવે છે જેમ કે આપણે દંત ચિકિત્સક પાસે જઈએ છીએ અથવા આપણે નર્સિંગ હોમમાં જઈએ છીએ અથવા તબીબી સેવા ગ્રાહકને ઘરે આવી શકે છે ઉદાહરણ તરીકે ગૃહ તબીબી કાળજી અથવા શ્વસન સહાય સંયંત્રમાં સંપૂર્ણ ઓક્સિજન જથ્થો સંયંત્ર ભાડે લઈ શકાય છે અને ઘરે સ્થાપિત કરી શકાય છે અને સમગ્ર વ્યવહાર ટેલિફોન અથવા ઇન્ટરનેટ પર ભાડે આપવા માટે કરી શકાય છે અને ઉપભોક્તાને તેના અથવા તેણીના ઘરે તેની અનુકૂળતા મુજબ સેવા ઉપલબ્ધ રહેશે તેથી શરૂઆતમાં આ તમામ ICT નેટવર્ક્સ ટેલિફોન ઈન્ટરનેટ વગેરેએ સેવાની ઉપલબ્ધતાને 9 થી 7 અથવા 9 11 સુધી વિસ્તૃત કરીતે અઠવાડિયાના 7 દિવસ 24 કલાક સેવા બની તે વ્યવહારો માટે એક પ્રકારની શક્યતાઓ પણ ઊભી કરે છે જે આપણે અગાઉની ચર્ચામાં જોઈ હતી કે હોટેલમાં રોકાવું છે કોર સેવાને સેવા સ્થાપત્યની મોટાભાગની અન્ય સવલતો દ્વારા પૂરક બનાવી શકાય છે જે નેટ પર દૂરસ્થ રીતે હાથ ધરવામાં આવે છે શરૂઆતમાં નેટવર્ક સેવાની વિતરણ માટે બીજી ચેનલ હતી તેથી આપણે આ વિભાગને શીર્ષક આપ્યું છે કારણ કે તમે જુઓ છો સાયબર જગ્યામાં તે સેવાઓ પ્રદાન કરે છે અમારી પાસે ભૌતિક દુકાનો છે સેવા વિતરણ માટે ભૌતિક સ્પર્શ બિંદુ અને પછી આપણી પાસે વાસ્તવિક સેવા વિતરણ માટે સાયબર સ્પર્શ બિંદુઓ અથવા વાસ્તવિક સ્પર્શ બિંદુઓ છે પરંતુ ટૂંક સમયમાં આપણે તે નેટવર્ક સમજી ગયા આ તમામ ટેક્નોલોજી આધારિત નેટવર્ક્સ માત્ર ચેનલોનું બીજું અભિવ્યક્તિ નહોતું કારણ કે આપણે ઉદાહરણો સાથે ચર્ચા કરી રહ્યા હતા તેઓએ મૂળ સેવાઓનું રૂપાંતર કરવાનું શરૂ કર્યું અને ઘણી નવી પ્રકારની સેવાઓ બનાવવાનું શરૂ કર્યું ઉદાહરણ તરીકે હોંગકોંગમાં તેઓએ ઓક્ટોપસની રજૂઆત કરી જે શરૂઆતમાં હોંગકોંગ મેટ્રો પર ભાડું ચૂકવવા માટે એક પ્રીપેડ કાર્ડ હતું તેથી ભીડના કલાકોમાં તમારે તમારા ખિસ્સામાંથી કાર્ડ કાઢીને મશીનમાં રજૂ કરવાની પણ જરૂર ન હતી જો તે તમારા ખિસ્સામાં હોય તો તેને લાગ્યું કે તમે અંદર આવી ગયા છો અને જ્યારે તમે ગયા હતા તે આપોઆપ ભાડું ઉધાર કરે છે શરૂઆતમાં તમારે તમારું પાકીટ કાઢીને સેન્સર પેડની સામે જ રજૂ કરવાનું હોય છે પરંતુ આજકાલ જ્યારે તમે ટ્રેન કે મેટ્રોમાં ચઢો છો અથવા તમે ઊતરી જાઓ છો ત્યારે જ તેને સમજાય છે પરંતુ ટૂંક સમયમાં સમજાયું કે આ કાર્ડ જે ઓક્ટોપસ તરીકે ઓળખાતું હતું અને યોગ્ય નામ આપવામાં આવ્યું હતું કારણ કે જેમ ઓક્ટોપસમાં ટેન્ટેકલ્સની સંખ્યા હોય છે તેવી જ રીતે કલ્પના કરવામાં આવી હતી કે આ સંગ્રહિત મૂલ્ય કાર્ડ એક પ્રકારનું ડેબિટ કાર્ડ એક પ્રકારનું પ્રીપેડ કાર્ડનો બહુવિધ અન્ય સેવાઓ માટે ઉપયોગ કરી શકાય છે તેથી આ ઓક્ટોપસના આધારે હોંગકોંગમાં તમામ પ્રકારની સૂક્ષ્મ ચુકવણી સેવાઓ વિકસાવવામાં આવી હતી તેમાંથી ઘણી ખરેખર વપરાશકર્તાઓ દ્વારા બનાવવામાં આવી હતી તેઓએ ઘણા વિવિધ પ્રકારના ઉપયોગો શોધ્યા હતા આજે દિલ્હી મેટ્રો અથવા બોમ્બે મેટ્રોને આવા કાર્ડ્સ જારી કરવામાં કોઈ રોકતું નથી જેનો ઉપયોગ પછી નાસ્તા અથવા પીણાં અથવા નાની કરિયાણાની વસ્તુઓ ખરીદવા માટે વિવિધ પ્રકારની નાની કિંમતની ચૂકવણી માટે થઈ શકે છે અને તેથી તે ચુકવણીની સમાંતર અથવા વૈકલ્પિક પેઢી બની જાય છે અને તેના આધારે સેવા ની ગતી ને વધારીને અને વધુ કાર્યક્ષમ યાંત્રિક વિતરણના વિવિધ પ્રકારનું સર્જન કરીનેવિવિધ રોકડ વ્યવહારો ઓછો કરી શકાય છે અથવા ઉદાહરણ તરીકે આ શૉટ્સ લો જેની આપણે પહેલાં ચર્ચા કરી હતી કે આ ટેક્નોલોજીઓ હવે સેવા પ્રક્રિયાઓ બનાવે છે જે પહેલા કરતા અલગ છે તમારે એરપોર્ટ પર વધુ લાંબી કતારમાં ઉભા રહેવાની જરૂર નથીઆ મશીન દ્વારા આપવામાં આવતી પોતે સેવા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે પોતે ચેક ઇન કરી શકો છો અને પછી ટૂંક સમયમાં આ ચેક ઇન ફોન પર થઈ શકે છે અને હવે તમે નેટ પર ચેક ઇન કરી શકો છોતમે તમારા બોર્ડિંગ કાર્ડની છાપ પણ કાઢી શકો છો કેટલાક કિસ્સાઓમાં તમે તમારા સામાનના ટૅગ્સને તમારા ઘરેથી દૂરથી છાપ બહાર કરી શકો છો અને એરપોર્ટ પરના બેગેજ કાઉન્ટર પર જમા કરાવી શકો છો અને જો તમારી પાસે ચેક ઇન સામાન ન હોય તો તમે તમારું બોર્ડિંગ કાર્ડ પહેલેથી જ છાપ કરી લીધું છે સીધા બોર્ડિંગ દરવાજા પર જાઓ એટલે કાર્યક્ષમતા વધે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ ઘટે છે એક રીતે ઉર્જા માંગમાં પણ ઘટાડો થાય છે સેવા વિતરણની અર્થવ્યવસ્થા અથવા ઉદાહરણ તરીકે એટીએમ તમે બધા જાણો છો કે અમે તે પહેલાં ચર્ચા કરી હતી કે એટીએમ વ્યવહાર ભૌતિક શાખામાં બેઠેલા માનવ પ્રયત્નોના વ્યવહારના ખર્ચને મોટા પ્રમાણમાં ઘટાડે છે વાસ્તવિક વિતરણ નવી સેવાની તકો ઊભી કરી શકે છે તમે આંતરિક ગામડાઓમાં ચુકવણી સેવાઓ લઈ શકો છો તમે ગામડાઓમાં લોકોને સામાજિક લાભોનુ સીધુ વિતરણ બનાવી શકો છો તેથી અમે જે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ કે સાયબર નેટવર્ક્સ માહિતી સંચાર ટેક્નોલોજી આધારિત નેટવર્ક્સ સેવા વિતરણમાં પરિવર્તન લાવી રહ્યાં છે નવી સેવાઓનું સર્જન કરી રહ્યાં છે અને વિવિધ પ્રકારની નવીનતાઓ માટે દરવાજા ખોલી રહ્યાં છે તેથી અમે અગાઉની સ્લાઇડ્સ પર પાછા જઈશું બંને સી પ્રહલાદ અને રામાસ્વામીના મુખ્ય કાર્યથી પ્રેરિત છે જે દર્શાવે છે કે મૂળરૂપે તેની અંદર કાર્યરત સંસ્થાઓ પોતાની એક પ્રકારની સીમા છે તેથી ઉપભોક્તા માટે એક નિષ્ક્રિય ઉપભોક્તા જે એક પ્રકારનો કાળો બોક્સ હતો જેમાં સંસ્થાની પોતાની અંદર સંચાલન શ્રૃંખલા જથ્થો અથવા એન્ટરપ્રાઇઝ સંસાધન આયોજન વગેરે જેવી ઓપરેશનલ પ્રક્રિયાઓ હતી તેનું પુરવઠાકાર સાથે જોડાણ હતું અને તેનું વિતરણ ચેનલો વિષય સાથે જોડાણ હતું જેની આપણે આ બે સત્રોમાં ચર્ચા કરી રહ્યા છીએ તેથી ચેનલ ભાગીદારો સંસ્થાકીય કામગીરી અને સંગઠનના પુરવઠાકાર નેટવર્કમાં હતા પરંતુ જે ઉપભોક્તા માટે અપારદર્શક હતું પરંતુ આજે આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રકારના સર્વવ્યાપક નેટવર્ક્સના આ પ્રસારને કારણે ટેકનોલોજી આધારિત નેટવર્ક કે જે અપારદર્શક માળખું છે તે નેટવર્ક્સના ખૂબ જ પારદર્શક પ્રવાહી તારામંડળને માર્ગ આપી રહ્યું છે તેથી હવે જેમ આપણે પહેલાં ચર્ચા કરી છે સંસ્થા પોતે એક નેટવર્કનો ભાગ છે તે પુરવઠાકાર છે તે ભાગીદારો છે બહારના બનાવનાર છે યુનિવર્સિટીઓ છે અન્ય જ્ઞાન સ્ત્રોત છે આ એક નેટવર્ક છે ઉપભોક્તા પણ તેમના પોતાના નેટવર્કમાં છે અને આ બે નેટવર્ક્સ એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અમારા નેટવર્ક્સ અને ખૂબ જ રસપ્રદ નવીનતાઓ પ્રાપ્ત થાય છે ઉદાહરણ તરીકે આજે ગ્રાહકો મક્કમ બની શકે છે ઘણા નેટવર્કનો ભાગ બની શકે છે તે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું નેટવર્ક હોઈ શકે છે જે સમગ્ર ચીનમાં આનંદની સફર પર જવા માગે છે તેઓ નેટવર્ક મધ્યસ્થીનો ઉપયોગ કરીને વાટાઘાટો કરી શકે છે જેમ કે મેક માય ટ્રિપ અથવા યાત્રા ગોઇબીબો વગેરે આ બધા નેટવર્ક જોડાણને કારણે હોટેલ્સના નેટવર્ક એરલાઇન્સ ટૂર ઓપરેટર્સ ઓપેરા શો માટેની ટિકિટો વગેરેનો ઉપયોગ કરીને જટિલ વ્યવહારોની સંપૂર્ણ શ્રેણી થઈ શકે છે જે ગ્રાહક નેટવર્કને નેટવર્કથી વધુ સારી કિંમતો માટે વાટાઘાટ કરવાની મંજૂરી આપે છે તે સપ્લાય બાજુ પર છે અને નેટવર્ક્સ છે જે આ વધુ કાર્યક્ષમ વ્યવહારને સરળ બનાવે છે વ્યક્તિગત ગ્રાહકોને બલ્ક વ્યવહાર છૂટ લાવે છે ગ્રાહકોની ઝડપથી નેટવર્કનો ભાગ બનવાની આ ક્ષમતાદેખીતી રીતે તેમની વાટાઘાટોની શક્તિને ખૂબ વધારે છે અને ઘણી નવી સેવા વિતરણ તકો ઊભી કરે છે સેવા વિતરણની કામની જગ્યા પર અમે ટૂંક સમયમાં કેટલીક અન્ય રસપ્રદ શક્યતાઓ જોઈશું પરંતુ તે પહેલાં અમે ફક્ત Wi Fi જેમ કે અવાજ ઓળખ ટેક્નોલોજી સ્માર્ટકાર્ડ્સ જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે તે ઓક્ટોપસને પ્રકાશિત કરવા માંગીએ છીએ આ બધા એક પ્રકારની વસ્તુઓ સેવા ઉપકરણનો એક ભાગ બની રહ્યા છે જે ભૌતિક ચેનલો અને વાસ્તવિક ચેનલોનો સંગમ છે તેથી ટેક્નોલોજીઓ બાંધકામ બ્લોક્સ બનાવે છે બાંધકામ બ્લોક્સને ગ્રાહક અથવા ઉપભોક્તા દ્વારા ઘણી વખત નવીન રીતે એકસાથે મૂકવામાં આવે છે જે નેટવર્ક પ્લેટફોર્મ જેમ કે ગૂગલ પ્લસ અથવા ફેસ બુક અથવા યાહૂ અથવા અન્ય ઘણા પ્લેટફોર્મ્સ દ્વારા સુવિધા આપવામાં આવે છે અને આથી તે માત્ર લાભ જ નથી પણ વાસ્તવિક દુકાન ધરાવે છેકે તે 24 કલાક ઉપલબ્ધ છે અથવા તમારી પાસે વધુ સારી કિંમતોના હોઈ શકે છે કેટલાક મધ્યસ્થીઓની હવે જરૂર નથી અથવા હજારો પુસ્તકોનો સંગ્રહ કરવા માટે કેટલીક ભૌતિક માળખાકીય સુવિધાઓની જરૂર રહેશે નહીં તમે હવે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ અથવા અન્ય સ્નેપ ડીલ જેવી વિવિધ સેવાઓમાંથી પુસ્તકો ખરીદી શકો છો જ્યાં પૂરવઠાકરને પણ ફાયદો થાય છે કારણ કે તેઓએ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ ઉત્પાદનો એકઠા કરવાની જરૂર નથી તેઓ એકબીજા સાથે વ્યવહાર કરી શકે છે તેથી મૂળભૂત રીતે તેઓ સેવાનું સંચાલન કરી શકે છે જેમ કે ફ્લિપકાર્ટ બે નક્ષત્રોનું સંચાલન કરી શકે છે તેથી તમે એક પુસ્તક અને એક વાંચન કાચ અને એક રસપ્રદ ટેબલ દીપ જોઈ શકો છો અને તે ત્રણ અલગ અલગ સ્ત્રોતોમાંથી આવી શકે છે અને સંચિત થઈ શકે છે અને તમને પહોંચાડી શકે છે એક નેટવર્ક્સ બીજી બાજુના નેટવર્ક્સ અન્ય નેટવર્કના સમૂહ દ્વારા જોડાયેલા છે તેથી આ અમને ગ્રાહકને વધુ સારી રીતે જાણવાની પણ મંજૂરી આપે છે અમારા દ્વારા અમારો અર્થ વ્યવસાય બાજુ છે અને એકવાર અમે ગ્રાહકની વધુ સારી રીતે જાણીએ છીએ અમે તેમને સમાન જરૂરિયાતોના સમાન સ્વાદના ગ્રાહકોને અન્ય સાથે જોડી શકીએ છીએ અને તે મધ્યસ્થીઓ માટે આ નવી ભૂમિકા બનાવે છે તેથી અગાઉના મધ્યસ્થીઓએ સેવા લીધી તેઓએ કેટલીક પૂરક સેવાઓ જેવા કેટલાક ઉન્નતીકરણો ઉમેર્યા હશે તેથી તમે રેફ્રિજરેટર ખરીદી શકો છો મધ્યસ્થી તમને પાવર કન્ડીશનીંગ સાધનો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર્સ અને તેથી વધુ આપી શકે છે તેઓ સ્થાપન સેવા વગેરે પણ ઉમેરશે તેથી મધ્યસ્થીએ મૂળમાં કેટલાક પૂરક ઉમેર્યા અને પહોંચાડ્યા પરંતુ આજે વચેટિયાની ભૂમિકા એ પ્લસ બી સીમાં જવાની આ પ્રકારની નથી પરંતુ મધ્યસ્થીની ભૂમિકા હવે વધુ વૈવિધ્યસભર છે તેથી તે મધ્યસ્થી છે જે હવે વિવિધ પ્રકારના નેટવર્ક બનાવીને વિવિધ આકાર લઈ શકે છે અમારી પાસે પરંપરાગત હબ અને સ્પોક નેટવર્ક હોઈ શકે છે આ મુખ્ય પૂરવઠાકર છે તેથી આ ઉદાહરણ તરીકે IRCTC દ્વારા સંચાલિત ભારતીય રેલ્વે છે તેમની પાસે એજન્ટ હોઈ શકે છે કાં તો તેઓ ગ્રાહકો સાથે સીધો વ્યવહાર કરી શકે છે અથવા તેઓ IRCTC એજન્ટો દ્વારા વ્યવહાર કરી શકે છે અને ગ્રાહકોની સંખ્યા સાથે વ્યવહાર કરી શકે છે અને સેવા વિતરિત કરવામાં આવશે પરંતુ તે રેલ્વેના કિસ્સામાં શક્ય નહીં હવે શક્ય છે કે સંખ્યાબંધ ગ્રાહકો એકસાથે આવી શકે અને સફર માટે વાટાઘાટ કરી શકે અને આ ગ્રાહકો એકબીજાને ઓળખતા પણ ન હોય પરંતુ તેઓને એકસાથે લાવવામાં આવ્યા હશે કારણ કે તેઓ ચોક્કસ સમયગાળામાં યુરોપમાં સમાન સ્થાનોની મુલાકાત લેવા માગે છે અને તેઓ બધા મેક માય ટ્રિપ અથવા આઇબીબો જેવા નેટવર્કનો સંપર્ક કરી રહ્યાં છે અને તેઓને એકસાથે લાવવામાં આવે છે આ તેઓ એક વાટાઘાટ બ્લોક બની જાય છે અને તેઓ હવે યુરોપમાં પ્રવાસ ઓપરેટરો હોટેલ્સ પરિવહન સેવાઓ અને તેથી વધુના વિવિધ નેટવર્ક સાથે વાટાઘાટો શરૂ કરી શકે છે અને ખૂબ જ આકર્ષક પ્રવાસ પેકેજ બનાવી શકે છે મૂળભૂત રીતે નેટવર્ક્સ બનાવી રહ્યા છે જેને આપણે ડિજિટલ વ્યવસાય ઇકોસિસ્ટમ કહીએ છીએ તેથી મધ્યસ્થીઓ અથવા સેવા વિતરણ ભાગીદારોની સાદા વેનીલા ભૂમિકાથી અમે ગ્રાહકોને અન્ય ગ્રાહકો સાથે સહ નિર્માણ કરતા સેવા પ્રદાતાઓના નેટવર્કમાં ટેપ કરીને મૂલ્ય દરખાસ્તો કરતા જોઈ રહ્યા છીએ ત્યાં બહુવિધ રચનાઓ શક્ય છે હું ઈચ્છું છું કે તમે આ ત્રણ આકૃતિઓ જુઓ તેના બદલે આ પરંપરાગત હબ અને સ્પોકને બાજુ પર રાખો પરંતુ આ બે નેટવર્ક જુઓ રિંગ નેટવર્ક અને બહુવિધ નેટવર્ક જુઓ નેટવર્કની શક્તિ પર નવીનતાપૂર્વક વિચાર કરીને બનાવવામાં આવેલ નવીન નવી સેવાઓને કઈ સેવા વિતરણ પદ્ધતિમાં સુધારી શકાય છે અને જો તમે તમારુ યોગદાન આમાં આપશો તો આ વિષય પર જીવન પર્યત ચર્ચા કરવાની ખૂબ મજા આવશે હું ફક્ત તમારી સામે આ રસપ્રદ આકૃતિ છોડીશક્રેનફિલ્ડ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાં કરવામાં આવેલા એક રસપ્રદ કાર્યમાંથી આ અપનાવવામાં આવ્યું છે તેથી અહીં અમે વૈશ્વિક સેવા નેટવર્ક વ્યૂહરચના જોઈએ છીએ આ સેવા નવીનતા માટે તમારા વિચારને પ્રેરણા આપવા માટે છે તેથી આ સંશોધન કાર્યમાંથી હું તમને માહિતગાર કરુ છું કે આ નેટવર્ક વ્યૂહરચના વિશેની માહિતી છે ત્યાં બજારની શોધના હેતુઓ છે સંસાધન મેળવવાના હેતુઓ છે કેટલીક વ્યૂહાત્મક સંપત્તિઓ છે હેતુઓ અને કાર્યક્ષમતા શોધનારા હેતુઓ માટે એકબીજાની પૂરક સંપત્તિ છે આ હેતુઓ નેટવર્ક પર સેવાની નવીનીકરણને આગળ ધપાવે છે અલબત્ત જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તમે વૈશ્વિક સ્તરે જાઓ છો આજે ઘણી સેવાઓ જેમ કે તેઓ જન્મે છે તેમનો જન્મ વૈશ્વિક છે તેથી થોડા લોકો ભારતમાં ફ્લિપકાર્ટ અથવા ગોઇબીબો જેવી સેવા બનાવે છે તે વૈશ્વિક જશે જો તમે જર્મનીમાં ઉબેર અથવા ઓલા કેબ જેવી સેવા બનાવો છો તો તે ખૂબ જ સરળતાથી વૈશ્વિક જઈ શકે છે આ રેખાકૃતિ તમને તે સમજવામાં મદદ કરશે કે તેઓ શા માટે જ્યારે સ્ટાર બક્સ અથવા ફેડરલ એક્સપ્રેસ જેવી સેવાઓ સમગ્ર વિશ્વમાં વિસ્તરણ કરવા માટે તમારા માટે ગત વર્ષોની સરખામણીએ આજે વૈશ્વિક સ્તરે આટલી સરળતાથી વૈશ્વિક બની શકે છે અને છેલ્લે એક ખૂબ જ મહત્વનો મુદ્દો જે પરંપરાગત રીતે આપણે માલસામાનના ઉત્પાદન પછી બનાવટ અને ઉત્પાદિત અને વેચાણ સેવાને ધ્યાનમાં લીધા પછી સેવાને જોતા હતા તેથી સેવાને ઘણીવાર વેચાણ પછીની સેવા કહેવામાં આવતી હતી પરંતુ આ ચોક્કસ રેખાકૃતિ પર ઊંડાણપૂર્વક વિચારો અને તમને ખ્યાલ આવે છે કે આજે જ્યારે તમે કોઈ ઉપકરણ ખરીદો છો જેમ કે વોશિંગ મશીન અથવા રેફ્રિજરેટર અથવા ટીવી કહો ત્યારે તમારી પાસે ઘણા વિકલ્પ છે કેટલી ચેનલ છૂટક સેવા આપે છે તમે નેટ પર ખરીદી શકો છો તમે ભૌતિક દુકાન પર જઈ શકો છો તેથી આ ભૌતિક તેમજ વાસ્તવિક દુકાનોના આ બધા વિવિધ પ્રકારો છેજે ઉપલબ્ધ છે જ્યાં તમે મેળવી શકો છો પરંતુ સમય આવશે તે કમ્પ્યુટર્સમાં પહેલેથી જ છે જ્યાં તમે ખૂબ જ અંતથી પ્રારંભ કરી શકો છો તમે વેબ આધારિત સેવા સાથે સંપર્ક કરી શકો છો જે ડેલ કમ્પ્યુટર્સ અને અન્ય ઘણા લોકો માટે ઉપલબ્ધ છે તમે તમારું પોતાનું કોમ્પ્યુટર મોનિટર અથવા મેમરી સાઈઝ CPU ના પ્રકાર અને બધું ગોઠવી શકો છો અને પછી તે પાછળ જશે અને તે મેળવશે તે ઘટક પેટા એસેમ્બલીઓની આગળ વધતી ક્રિયાને ટ્રિગર કરશે અને છેવટે તમારા સ્થાને સંચાલિત ઇન્સ્ટોલ કરેલ વિતરણ મેળવશે તેથી પહેલા આ એક વાર્તા જેવું હતું આજે આ વાર્તા આખી પધ્ધતિને હચમચાવી રહી છે તેથી અંતિમ બિંદુ ગ્રાહક અત્યંત સશક્ત છે કારણ કે આ નેટવર્ક્સ અને નેટવર્ક ઇકોસિસ્ટમ બનાવે છે પરિણામે તે સમય દૂર નથી જ્યારે તમે તમારા પોતાના મોબાઇલ અને તમારી પોતાની વ્યક્તિગત ઇચ્છાઓને ગોઠવી શકો છો અને તે તમને પહોંચાડવામાં આવશે અને ખૂબ જ રસપ્રદ રીતે શિક્ષણ કે જે ખૂબ જ નિયંત્રિત અને વિતરણ માટે સ્ટ્રેટજેકેટ હતું તેથી તમારી પાસે સ્નાતક માસ્ટર વિવિધ અભ્યાસક્રમો ડિગ્રી પ્રમાણપત્રો અને હતા કોલેજો યુનિવર્સિટીઓ સંસ્થાઓ જેવી ભૌતિક વિતરણ જગ્યાઓ ખાસ કરીને ગ્રાહક ખેંચાયેલા કર્મચારીઓની જરૂરિયાત મુજબ સંકલિત જ્ઞાન પેકેજોને ઉચ્ચ શિક્ષણ માટે માર્ગ આપી શકે છે નેટવર્ક પર વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવે છે અને નેટવર્ક પર અંતિમ ઉપભોક્તાને અલગ અલગ રીતે વિતરિત કરવામાં આવે છે તેથી આ રેખાકૃતિ કે જે અમે અખબાર માટે જોયું આ સંગીત જેવા કંઈકને માર્ગ આપે છે આના જેવી વિવિધ નેટવર્ક સક્ષમ સેવાને માર્ગ આપે છે અને ખૂબ જ પરંપરાગત સેવાઓ જેમ કે શિક્ષણ અથવા આરોગ્ય સંભાળમાં પરિવર્તિત થઈ શકે છે ઘણી બધી નવીનતાઓ હજુ આવવાની બાકી છે પણ તે આવી રહી છે અને હું ઈચ્છું છું કે તમે આજના સત્ર પછી તે ત્રણ નેટવર્ક આકૃતિ જુઓ જે હું તમારી સમક્ષ રજૂ કરું છું અથવા તો પ્રહલાદ રામાસ્વામીના કાર્યમાંથી આ બે આકૃતિ અને આ ત્રણ આકૃતિઓ અને આ ત્રણ પ્રકારના નેટવર્ક તમારી ચર્ચાને પ્રેરણા આપવા માટે આ કોર્સમાં સાથીદારો સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયા અથવા સંભવિત નવી સેવાની દરખાસ્ત કરવા માટે કે જે સેવા પ્રદાતાઓ તેમજ સેવા ઉપભોક્તા માટે ફાયદાકારક હશે